બધાને નમસ્કાર આપણાં NPTEL ના એન્જીનિયરીંગ ડ્રોઈંગ અને કમ્યુટર ગ્રાફિક્સ પરના ઓનલાઈન પ્રમાણિત અભ્યાસક્રમમાં સ્વાગત છે આપણે મોડ્યુલ ક્રમાંક 2 અને લેકચર ક્રમાંક 20 માં છીએ તેમાં આપણે કોનીક સેકસન્સના ભાગને પૂરો કરી રહયા છીએ એક શંકુ પર કોનીકલ હેલિક્ષ કઈ રીતે રચી શકાય છે તો જો આપણે શંકુની ફરતે એક દોરડું અથવા દોરી શિરોબિંદુ થી લઈને આધાર તલ સુધી વીંટાળીએ તો જે ભૌમિતિક વક્ર આપણે મેળવીએ છીએ તેને કોનીકળ હેલિક્ષ કહેવામા આવે છે ઉદાહરણ તરીકે ચાલો આપણે 70 mm આધાર તલ અને 90 mm ઊંચાઈવાળા શંકુની ફરતે વીંટળેલા કોનીકલ હેલિક્ષ તરફ જોઈએ અને તે આધાર તલથી ચાલુ કરીને ટોચ સુધી એક પરિભ્રમણ બનાવે છે તો તે કરવા માટે સૌપ્રથમ આપણે શંકુનું સામેનું દ્રશ્ય રચવું પડશે કે જે આપણે એક ત્રિકોણ મેળવીશું પ્રથમ આપણે જરૂરી આધાર તલ અને ઊંચાઈનું ત્રિકોણ રચવું પડશે દ્રશ્યોમાંનો એક દ્રશ્ય માટે જો આપણે નીચેની બાજુએથી જોઈએ તો તે વર્તુળ જેવુ દેખાય છે તો એક દ્રશ્ય એ વર્તુળ છે અને આપણે તે જ વ્યાસનું વર્તુળ રચવું પડશે પછી આ વર્તુળને 8 સમાન ભાગોમાં વહેંચો તેને આંકડાઓ આપો 1234567 અને 8 ત્યારબાદ આ શંકુની ઊંચાઈના ભાગ પાડો P થી ઊંચાઈ h ને 8 સમાન ભાગોમાં વહેંચો તેને ત્યાં આડી લીટીઓ દોરીને પણ 8 સમાન ભાગોમાં વહેંચી શકાય છે પછી તેમણે બિંદુ 123 થી 8 સુધી નામ આપો હવે વર્તુળની આ સંજ્ઞાઓ 12345678 થી લીટીઓને લંબાવો કે જે શંકુ પર લીટીઓ બનાવશે તો આ લીટીઓને શંકુની જનરેટેડ લીટીઓ કહેવાય છે તો ચાલો ચોક્કસ લીટીઓમાંથી એક લીટીને ધ્યાનમાં લઈએ આપણે આ બિંદુ પાસે જનરેટર રચવાનું પસંદ કરીશું આપણે 3 લીટીઓને 5 સુધી લંબાવીશું એ જગ્યા કે જ્યાં તે આધાર તલને કાપશે ત્યાંથી બિંદુને ટોચ અથવા શીરો બિંદુ સાથે જોડો તો આ રીતે આપણે કોઈ એક જનરેટર રચી શકીએ છીએ તે જ રીતે 2 થી તે બિંદુ સુધી લંબાવો અને ત્યાંથી શિરોબિંદુ સુધી જો આપણે કોઈ બીજો જનરેટર જોડવા માંગતા હોઈએ તો આપણે તે રચી શકીએ છીએ તે જ રીતે 1 થી 7 સુધી લંબાવેલી એક લીટી આ શંકુને આ આધાર તલ પાસે કાપે છે આ આધાર તલને 8 સાથે જોડો સૌપ્રથમ આપણે શંકુના જનરેટર રચવા પડશે અને તે પણ શંકુના સમાન સંખ્યાના વિભાજનો પાસે એકવાર તે થઈ જાય છે ત્યારબાદ આપણે શંકુના ફ્રન્ટ વ્યુહ ની આસપાસ વીંટાળેલા દોરડું આઠવ બિંદુઓ રચીશું તો આ સામેના દ્રશ્ય પાસે આપણે આ 8 બિંદુઓ P પાસે બિંદુ બનાવવા માટે લંબાવીશું તે જ રીતે જો આપણે આ 1 સમાન વિભાજનને છેદતી લીટી અને એ લીટી કે જે 1 બિંદુમાંથી પસાર થાય છે તે પણ બિંદુ P1 બનાવશે એકવાર તે થઈ જાય ત્યારબાદ 2 થી એક લીટી લંબાવો અને એક આડી લીટી જ્યાં છેદે છે તેને બિંદુ P2 નામ આપો આડી લીટી P3 એ 3 પાસે બનશે તો એક લીટી છે કે જ્યાં તે છેદે છે તેને લંબાવો કે જેથી આપણે બીજું બિંદુ P3 બનાવી શકીએ તે જ રીતે P4 કે જે ચોથી છે અને એક લીટી બનાવો અને છેદો 5 મી જનરેટર લીટી આ બિંદુમાંથી પસાર થાય છે અને પાંચમું છેદ બિંદુ પેલું છે તો આપણે તે રીતે રચી શકીશું આપણે બિંદુઓ P12345678 સ્થિત કરી લીધા છે તો ટોચના માટે આપણે હંમેશા જનરેટર લીટી છેદવી પડશે અને જનરેટર પર સમાન વિભાજનો બનાવવા પડશે તો એક જનરેટર દ્વારા બનેલું સમાન વિભાજન આ છે અને તે જનરેટર લીટી 1 સાથે છેદે છે તો તે રીતે આપણે આ બધા સ્ટોપ બિંદુઓ રચી શકીશું એકવાર સ્ટોપ બિંદુઓ બની જાય ત્યારબાદ આપણે P1 P2 P3 P4 માંથી પસાર થતી હોય તેવી મુક્ત હાથથી આકૃતિ બનાવી શકીએ આ રીતે આપણે એક શંકુની ટોચની બાજુએ વીંટળેલો કોનીકલ હેલિક્ષ રચી શકીએ છીએ બોટમ વ્યુહ માટે પણ જો આપણે Pથી એક લંબ લીટી દોરીએ તો તે આ બિંદુ પાસે પ્રથમ લીટીને છેદશે તે પ્રથમ બિંદુને P1 તરીકે સ્થિત કરો આ P2ને કોઈ એક જનરેટર લીટીથી લંબાવો એકવાર તે થઈ જાય છે કેન્દ્રથી એક ચાપ બનાવો કે જે આ બિંદુને છેદે છે તેને P2 તરીકે નામ આપો P3 માટે પણ એક લંબ દોરો કે જેથી તે 3 લીટીને છેદે તેને P3 બોલાવો P4 માટે એક લીટી દોરો અને તે જ્યાં છેદે છે તે બિંદુને P4 બોલાવો તે જ રીતે બિંદુ P5 થી તે લંબાવો તે ત્યાં છેદશે તે બિંદુને P5 બોલાવો P6 માટે કોઈ એક જનરેટરથી છેલ્લે સુધી એક લીટી દોરો O થી આ બિંદુ સુધી સમાન ત્રિજ્યા સાથે એક ચાપ બનાવો P6 P7 સ્થિત કરો લીટીને લંબાવો અને તે પેલા બિંદુ સુધી છેદશે તે રીતે આપણે P1 P2 P3 બોટમ વ્યુહ માટે પણ રચી શકીશું પછી આ બિંદુઓમાંથી પસાર થતી એક લીટી દોરો આ રીતે આપણે ટોપ વ્યુહ થી દેખાય તેવો કોનીકલ હેલિક્ષ દોરી શકીએ છીએ ચાલો આપણને આ સ્ટેપ્સ આલેખ કાગળ પર કરવા દો સૌપ્રથમ આપણે 70 mm વ્યાસનું એક વર્તુળ રચવું પડશે તો 35 mm પાસે બિંદુ O સ્થિત કરો ચાલો આપણે સ્કેલ લંબાવીએ કે જેથી આપણે આ વર્તુળને સ્પર્શક દોરી શકીએ તેની સાથે સાથે આપણે સમાંતર લીટીઓ પણ રચવી પડશે તે જ રીતે એક વધુ સમાંતર લીટી દોરો આ લીટીઓ પર કોઈ પણ આધાર તલથી શિરોબિંદુને સ્થિત કરો ચાલો આપણે બેઝ લીટીને જોડીએ તો ચાલો આપણે શંકુનો આધાર તલ બનાવીએ આપણે શંકુની ઊંચાઈ તરીકે 90 mm સ્થિત કરવી પડશે શંકુનો કોઈપણ એક દ્રશ્ય કે જે ત્રિકોણ તરીકે દેખાય છે તે રચવા માટે આ અંતિમ બિંદુઓને જોડો હવે આ શંકુની ત્રાંસી બાજુ ને સમાન સંખ્યાના ભાગોમાં વહેંચો ચાલો આપણે આ પ્રોજેક્ટેડ લીટીનો ઉપયોગ કરીને સમાન સંખ્યાના ભાગોમાં વહેંચીએ કંપાસ નો ઉપયોગ કરો અને 8 સમાન વિભાજનો બનાવો 12345 છઠ્ઠું સાતમુ અને 8 આ બિંદુઓને 1 2 3 4 5 6 7 8 નામ આપો હવે સૌપ્રથમ છેલ્લા બિંદુને શંકુના શિરોબિંદુ અથવા ટોચ સાથે જોડો સાથે સાથે તેને રચો તો આપણે સમાંતર લીટીઓની જરૂર પડશે એટલે કે બીજી બાજુથી લીટીઓની કે જેથી આપણે તેને રચવાની સ્થિતિમાં આવી એક સમાંતર દોરો હવે તેને 12 34567 અને 8 બિંદુઓ તરીકે નામ આપો 8 વિભાજનો થઈ ગયા હવે વર્તુળને 8 સમાન ભાગોમાં વહેંચો 4 ભાગો થઈ ગયા 45 નો ખૂણો બંને બાજુએ સ્થિત કરો તેને એક લીટી દ્વારા જોડો હવે તેમને 1234567 અને 8 નામ આપો એક લીટી દોરો કે જે આ બિંદુઓને લંબ રીતે પસાર થતી હોય જે આ પ્રથમ બિંદુ અને ત્રીજું બિંદુને જોડતી હશે જેથી તે આ બિંદુ પાસે અક્ષને કાપે છે તે જ રીતે 2 થી 6 સુધી આ લીટી લંબાવો તે જ રીતે પ્રથમ અને સાતમા બિંદુને લંબાવો હવે 123 થી પસાર થતી હોય તેવી આડી લીટીઓ આ શંકુ પર દોરો તો આ લીટીઓ એ છે કે જે જનરેટ્રીક્ષ ને છેદે છે હવે આ જનરેટ્રીક્ષ માટે છેદબિંદુઓ સ્થિત કરો તો પહેલું આ બિંદુ 1 પાસે છેદશે તેને શિરોબિંદુ સાથે જોડો તે જ રીતે 5 બિંદુને 8 બિંદુ સાથે જોડો હવે 8 થી P માટે છેદબિંદુઓ P છે તો ચાલો આપણે લાલ કલરની સહીનો ઉપયોગ કરીએ પ્રથમ બિંદુ P બીજું બિંદુ કે જ્યાં આ જનરેટ્રીક્ષ આડી લીટી છેદશે તે P1 છે તે જ રીતે જનરેટ્રીક્ષ અને આ આડી લીટી P2 બિંદુ પાસે છેદે છે 3 ને લંબાવો કે જે આ જનરેટ્રીક્ષને P3 પાસે છેદશે ચોથી લીટી જનરેટ્રીક્ષને P4 બિંદુ પાસે પાંચમી લીટી ફરીથી અહીંયા છેદશે છઠ્ઠી આ બિંદુ P6 પાસે અને સાતમી લીટી આ જનરેટ્રીક્ષથી થઈને અહીંયા છેદશે અને આઠમી આ જનરેટ્રીક્ષથી થઈને P8 પાસે છેદશે હવે મુક્તહાથના વક્ર દ્વારા આ લીટીઓને જોડો જ્યારે એક દોરડું શંકુની ફરતે વીંટળાઇ છે દોરડાનો સામેનો ભાગ દ્રશ્યમાન હોય છે જ્યારે તે શંકુના પાછળના બહગ સાથે વીંટળાઇ છે તે દ્રશ્યમાન નથી સામેના ભાગ માટે તે ત્યાં છે અને આપણાં માટે દ્રશ્યમાન નથી તો આ પ્રકારની લીટીઓ દ્રશ્યમાન નથી પરંતુ તેમ છતાં હાજર છે આપણે તેને ટપકાવાળી લીટીથી દર્શાવીશું તો ચાલો તેને જોડીએ P4 થી આગળ તે પાછળ જાય છે અને વીંટળવાનો પ્રયત્ન કરે છે તો આપણે તેને ટપકાવાળી લીટીથી દર્શાવીશું તો ટપકવાળી લીટી તેમાંથી પસાર થાય છે હવે રંગ કરો કે જેથી આપનું કોનીકલ હેલિક્ષ સામેના દ્રશ્યમાં તે રીતે દેખાઈ આવે તો ચાલો આપણે તે વક્રના બોટમ વ્યુહ માટે પણ કરીએ જો પણે ટોપ વ્યુહથી આ દિશામાં જોઈએ તો તે હેલિક્ષ કઈ રીતે તે પ્લેન પર વીંટળાઇ છે તે ચાલો આપણે દોરીએ તો છેદ બિંદુઓ આ P1 P2 P3 P4 અને તે રીતે છે તો પ્રક્ષેપણો કે જે આપણે મેળવવા જઈશું તે આ સૌથી છેલ્લા બિંદુઓમાંથી થઈને જશે તો ચાલો આપણે તેને સમાંતર ખસીએ આ પ્લેનને સમાંતર ખસીએ P1 ને લાલ લીટી દ્વારા સ્થિત કરેલી પ્રથમ જનરેટ્રીક્ષ સાથે છેદીએ તો અહીંયા ફરીથી પ્રથમ બિંદુ P છે આ P1 છે ચાલો આપણે તે માત્ર ઉપયોગમાં લઈએ આ P1 માટે બીજું એ કે તે જનરેટ્રીક્ષથી થઈને જાય છે તો તેને સમાંતર જાઓ અને 2 પર તેને તે આડી લીટી પર બનાવો ત્યાંથી ચાપ બનાવવા માટે કંપાસ લો બીજું એ અહીંયા છેદે છે તેને P2 બોલાવો હવે 3 ને સમાંતર જાઓ તે અહીંયા છેદે છે તેને બિંદુ P3 નામ આપો તે જ રીતે આ ચોથાને સમાંતર જાઓ અને તે 4 ને અહીંયા છેદે છે ચાલો આપણે તેને P4 કહીએ તે જ રીતે પાંચને સમાંતર જાઓ અને તે જ્યાં છેદે છે તે બિંદુ P5 છે 6 માટે ફરીથી તે આ બિંદુથી થઈને જાય છે જો કે આપણે ચોકસાઈભર્યું માપ જોઈએ છે કે જે 6 ને સમાંતર જાય છે તો આપણે આડાને છેદીએ છીએ પેલી અક્ષ પર આ બિંદુનું અંતર માપો આ બિંદુને P6 સાથે જોડો P7 તે 7 થી થઈને પસાર થાય છે તેને P7 બોલાવો અને P8 અહીંયા છે જ હવે આને જોડો કારણ કે આપણે ટોપ વ્યુહથી તે દિશામાં જોઈ રહ્યા છીએ તેથી પૂરી રૉ દ્રશ્યમાન છે તો આ વ્યૂહથી તે સળંગ લીટી હશે ટોપથી આપણે જોઈ રહ્યા છીએ હું તમને તે આ હોરીજન્ટલ પ્લેનમાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો એક સરળ મુક્તહાથથી વક્ર દોરો કે જે P4 P5 P6 P7 અને P8 માંથી થઈને પસાર થતો હોય હવે એક સરળ વક્ર મેળવવા માટે તેને સળંગ વક્ર દ્વારા જોડો આપણે ફ્રેંચ વક્રનો ઉપયોગ કરી શકીએ છીએ તો તેને આપણે કોનીકલ હેલિક્ષ બોલાવીએ છીએ અહીંયા તે એક પરિભ્રમણ બનાવે છે ચોકકસ કિસ્સામાં જો આપણે ઘણા બધા પરિભ્રમણો બનાવવા હોય તો આ જ પદ્ધતિ અનુસરવી પડશે એક પરિભ્રમણના બદલે જો બે પરિભ્રમણો પસાર થઈ રહ્યા હોય તો આપણે આ વક્રને બે વધારે પરિભ્રમણો સુધી ઘણા બધા ભાગોમાં વહેંચીને લંબાવીશું અને સરળતાંથી તેને જોડીશું આ સાથે આપણે કોનીકલ સેકસન્સ પૂરું કરીએ છીએ આગળના વર્ગ પછીથી આપણે આ પ્રક્ષેપણો વિષે વધુ માહિતી સાથે શીખીશું વર્ટીકલ પ્લેન શું છે હોરીજન્ટલ પ્લેન શું છે કઈ રીતે ફ્રન્ટ વ્યુહથી કલ્પના કરી શકાય છે કઈ રીતે ટોપ વ્યુહથી કઈ રીતે સાઈડ વ્યુહથી અને આ દ્રશ્યોની દિશાત્મકતા આગળના વર્ગમાં મળીએ તમારો આભાર